સેલ કલ્ચર પરના વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વ્યાખ્યાન માં જ્યાં આપણે પૂરું કર્યું તે માયલિનેશન વિશે હતું તેથી આજે આપણે પ્રથમ વસ્તુ કરીશું આપણે પેરિફેરલ સિસ્ટમ તેમજ કેન્દ્રીય સિસ્ટમમાં માયલિનેશન કેવી રીતે થાય છે તે વિશે વાત કરીશું અને તેમની માયલિનેશનની પદ્ધતિ ખૂબ જ અલગ છે તેથી જો તમે પેરિફેરલ ન્યુરોન્સને સંવર્ધિત કરી રહ્યા છો અને જો તમે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના ન્યુરોનને અનુસરી રહ્યા હોવ તો તેની સરખામણીમાં તમારે એક અલગ દાખલાને અનુસરવું પડશે તેથી જ્યારે મેં આ દોર્યું ત્યારે પેરિફેરલ ન્યુરોન્સમાં આપણે છઠા અઠવાડિયા ના વ્યાખ્યાન 2 માં છીએ હવે જ્યારે તમે પેરિફેરલ ન્યુરોન્સ વિશે વાત કરો છો ત્યારે આ એક ચેતાકોષ છે જે રીતે માઇલિનેશન થાય છે જ્યારે આ ન્યુરોન્સ શરીરમાં રચાય છે આ શ્વાન કોષો છે અને આ બધું પિયાનો વિશે છે આ શ્વાન કોષો ચેતાક્ષ અને તેમજ ડેંડ્રાઇટ પર આવે છે કારણ કે આ માયલિનેશન તમે અહીંથી જમણે જોશો તેથી આ શ્વાન કોષો જે માયલિનેશન માં સામેલ છે તે ગ્લિઅલ કોષોનો પ્રકાર છે તેઓ કોષ રચના સાથે અથવા પ્રક્રિયાઓ સાથે પહોંચશે હવે અહીં તેઓ શું કરશે તેઓ કંઈક આના સુધી પહોંચ્યા પછી વિભાજીત કરશે વિભાજન પછી આ કોષો ચેતાક્ષની નીચે જાય છે અને તેને ઘેરી લેવાનો પ્રયત્ન કરે છે અથવા આના જેવું આવરણ બનાવવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે કહીએ તો આ ચેતાક્ષ છે જે આ બધા કોષોમાં વહેંચાયેલો છે અને તેમાંના કેટલાક નીચે જાય છે અને ધીમે ધીમે તેને આ રીતે આવરી લે છે જાણે કે તે તેને આની જેમ પકડમાં ચોંટી રહ્યું છે અને પછી શું થાય છે આ કોષો વ્યક્તિગત કોષો કે જેમણે સંપૂર્ણ આવરણ રચ્યું છે તે માયેલિન મૂળભૂત પ્રોટીનનો સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે જેને MBP અથવા માયેલિન મૂળભૂત પ્રોટીન કહેવાય છે અને આ માયેલિન પ્રોટીન જે આ કોષો દ્વારા સ્ત્રાવ થાય છે જે તેમની આસપાસ માયેલિન આવરણ બનાવે છે અને આમાંથી મોટાભાગના કોષો તેમની ઓળખ ગુમાવે છે તેથી આ કોષોનું ભાગ્ય આના જેવું છે શરૂઆતમાં તેઓ આના જેવા છે અને છેવટે તેઓ આના જેવા બની જાય છે એવું લાગે છે કે કોષ પટલની સરહદ કોષ પટલને મર્જ કરે છે તે સંપૂર્ણ આવરણ પ્રકારની રચના જેવું લાગે છે એટલા માટે તેને સ્રાવિત માયેલિન બેઝિક પ્રોટીનના આધારે ચેતાક્ષ પર માયલિન આવરણ અને આવરણ પ્રકારનો એન્કર પણ કહેવામાં આવે છે હવે આ કહ્યા પછી તમને અહીં જીવવિજ્ઞાન નો એક નાનો સ્તર મળશે હવે હું કહું છું કે તમે ચેતાકોષોનું સંવર્ધન કરવા માંગો છો ખાતરી કરો કે તમે પેરિફેરલ ચેતાકોષોનું સંવર્ધન કરવા માંગો છો પરંતુ પછી તમારે જાણવું પડશે કે તમે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો હવે હું તમને બે કેસોનો અભ્યાસ આપીશ તે પહેલાં ફરી યાદ રાખો કે આ હકીકતની દૃષ્ટિ ગુમાવશો નહીં કે પુખ્ત હિપ્પોકેમ્પલ વિભાજીત કોષ આ છે જ્યાં આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આમાં આગળ વધતા પહેલા બીજી ઘણી બાબતો છે હું તમારી પાસેથી શું અપેક્ષા રાખું છું મારે વિચારવું જોઈએ કે આ પ્રકારના કોષ સંવર્ધન નમૂનાઓ શા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ એક સમસ્યા છે જેણે અમને થોડા સમય માટે ચોંકાવી દીધા હતા અને હું મારા ખૂબ જ નજીકના મિત્ર સાથે કામ કરવા મળ્યું તે માટે ખૂબ જ નસીબદાર છું જેમણે ઇન વિટ્રો સંવર્ધન માં પેરિફેરલ ન્યુરોન પર માયલિનેશન આવરણ વિકસાવવાની આ તકનીકની શોધ કરી છે હું તેનું નામ જણાવીશ તેનું નામ જ્હોન ઓવેન સેમસે છે તે સેલ્યુલર ફ્લોરિડા યુનિવર્સિટીના સજ્જનોમાંનો એક હતો જ્યાં હું તેની થીસીસ ની સમસ્યા પર તેની સાથે કામ કરતો હતો અને આ તે અનેક માની એક સમસ્યા છે જે તેણે તેના થીસીસમાં ઉકેલી હતી તે અન્ય ઘણી સમસ્યાઓ હલ કરી છે પરંતુ આ એક સમસ્યા હતી તેથી તેણે તે પાત્ર માં કેવી રીતે કર્યું તેથી હું ખરેખર તે કેવી રીતે કર્યું તેનો વાસ્તવિક સમયનો અનુભવ જણાવીશ તેથી જ્હોને જે રીતે સમસ્યાનો સંપર્ક કર્યો તે ખૂબ જ રસપ્રદ હતો તેથી તેણે જે કર્યું હતું તે પ્રથમ વસ્તુ હતી તેથી પેરિફેરલ ન્યુરોન્સ માટે સ્રોત શું છે અને કૃપા કરીને ટ્રેક ગુમાવશો નહીં કે આપણે પાછા આવવું પડશે હું ત્યાં વધુ મજબૂત દ્રષ્ટિકોણ સાથે પાછા આવવા માટે મુખ્ય અભ્યાસક્રમથી હટી રહ્યો છું તમે લોકો કે પુખ્ત ચેતાકોષોના ભાવિ પુનર્જીવનની કેટલીક ખૂબ જ પડકારજનક સમસ્યાઓ અને સંવર્ધન પાત્ર માં લક્ષ્ય રાખતા પહેલા આપણે આ પ્રકારના પેરિફેરલ પ્રશ્નનો જવાબ કેમ આપવો જોઈએ તે જાણીએ આપણે ખાસ કરીને કેવી રીતે સંવર્ધન પાત્ર ના આધારે દવાની શોધના નાણાકીય બોજને કેવી રીતે ઘટાડી શકીએ તેથી હવે આ સમસ્યાને કેવી રીતે લક્ષ્યાંકિત કરવામાં આવી હતી તે પાછું મેળવીએ તેથી પ્રથમ અને અગ્રેસર વિચાર ચાલો શીર્ષક પ્રાપ્ત કરવામાં સમસ્યાને જાણીએ પેરિફેરલ ન્યુરોન સાથે પાત્ર માં માયલિનેશન પ્રાપ્ત કરવું તેથી બીજું તમે શું પ્રાપ્ત કરવા માંગો છો માયલિનેટીંગ ડિસઓર્ડર્સ સ્ક્લેરોસિસ નો અભ્યાસ કરવા માટે શા માટે પરીક્ષણ પથારી જ્યાં માયલિનેશન નાશ પામે છે તો તમારી પાસે શા માટે અને શું છે અને મને ઈન વિટ્રો સેટઅપ અથવા ઈન વિટ્રો ટેસ્ટ બેડ માં કરવા દો તો આ તમારું શું છે અને આ તમારું કારણ છે હવે તમે તેને કેવી રીતે મેળવો છો તે આવે છે અને આ તે છે જે આપણે હવે પછીની પંદર મિનિટ માટે ચર્ચા કરીશું તમે આવા ટેસ્ટ બેડ કેવી રીતે બનાવી શકો છો આપણે કેવી રીતે જોઈએ તે પહેલાં ચાલો આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પૂર્વજરૂરીયાતો અથવા જરૂરિયાતો શું છે તેથી આપણે પેરિફેરલ ન્યુરોન્સ અજમાવી રહ્યા છીએ તમારા પેરિફેરલ ચેતાકોષનો સૌથી સરળ સ્ત્રોત ડોર્સલ રુટ ગેંગલિઓનિક ન્યુરોન્સ હશે જે સંવેદનાત્મક ચેતાકોષ છે આ તમારી જરૂરી શરતોમાંથી એક છે અને તમે ડોર્સલ રુટ કેવી રીતે મેળવી શકો છો જ્યાં ઓછામાં ઓછા વર્ષોથી આપણે જે કામ કર્યું છે તેમાંથી એક સૌથી સરળ નમૂનો તમે તેને ઉંદર માંથી મેળવી શકો છો તેઓ એકદમ સારા હતા ખાસ કરીને ગર્ભ ઉંદર જે E 14 છે તેથી સામાન્ય રીતે ઉંદરોને ગર્ભાવસ્થાના 20 થી 23 દિવસ હોય છે તેથી તમે E 14 ડોર્સલ રુટ ગેંગલિયન માંથી એક મેળવી શકો છો તેથી આપણે તેને પુખ્ત વયના લોકો પર કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી કારણ કે આ એમ્બ્રીયોનિક ન્યુરોન E 14 ને અજમાવવાનો પ્રથમ કટ હતો તેથી E 14 થી જો તમે જોશો કે તમે કેવી રીતે અલગ કરશો તો અહીં ડિસેક્શન પડકાર છે ડિસેક્શન પડકાર એ છે કે તમે એક ગર્ભને સંભાળી રહ્યા છો જે ખૂબ જ નાનું હશે કંઈક આના જેવું હવે તમારે જે કરવાનું છે તે તમારે કરોડરજ્જુને અલગ કરવું પડશે અને આ એક માઇક્રો સર્જરી હશે અને કરોડરજ્જુની આસપાસ તમે આ ડોર્સલ રુટ ગેંગલિયન ને બેઠેલા જોશો અને ખૂબ કાળજીપૂર્વક અત્યંત કાળજીપૂર્વક તમારે તમારી સર્જિકલ કુશળતાનો ઉપયોગ કરવો પડશે તમારે આ ડોર્સલ રુટ ગેંગલિયા ને અલગથી અલગ રાખવું પડશે આ વ્યક્તિગત ગેંગલિઅન્સ છે તેથી હવે તમારી પાસે જે સંગ્રહ છે તે હાઇબરનેટ જેવું કંઈક છે અથવા તમારી પાસે આ ડોર્સલ રુટ ગેંગલિઅન્સ છે હવે આ ડીઆરજીને એન્ઝાઇમેટિકલી વિચ્છેદન કરવાની જરૂર છે જેથી તમે ટ્રિપ્સિન નો ઉપયોગ કરીને એન્ઝાઇમેટિક વિચ્છેદન કરી શકો અથવા જો તમે ખરેખર સારા હોવ તો તમે તેને હાથે પણ કરી શકો છો પરંતુ તમે જાણો છો કે તમારે હાથે કરતી વખતે ખરેખર સાવચેતી રાખવી પડશે અને મોટાભાગની ચિંતા એન્ઝાઇમેટિક વિચ્છેદન ટ્રિપ્સિનથી કરવામાં આવે છે તમે પીડા માટે અજમાવી શકો છો પરંતુ તે ટ્રિપ્સિન અજમાવવા યોગ્ય છે અને જો તમે ટ્રિપ્સિન નો ઉપયોગ કરો છો તો તમારે ટ્રિપ્સિન અવરોધક નામની વસ્તુનો ઉપયોગ કરીને 10 થી 15 મિનિટની અંદર આ ટ્રિપ્સિન પ્રતિક્રિયા બંધ કરવી પડશે કારણ કે ટ્રિપ્સિન કોષને નુકસાન પહોંચાડે છે તેથી તમારે ખાતરી કરવી પડશે કે પ્રતિક્રિયા તમે જાણો છો જ્યારે આપણે આ પ્રકારના ગેંગલિઅન્સ વિશે વાત કરીએ છીએ ત્યારે આ ગેંગલિયનોમાં આના જેવું કંઈક હોય છે તે ઘણા બધા કોષો છે જે ત્યાં બેઠા છે તેથી જ્યારે તમે ટ્રિપ્સિન મૂકી રહ્યા હોવ ત્યારે તમે અનિવાર્યપણે શું કરી રહ્યા છો તમે આની વચ્ચે ઘૂસીને કોષોને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી તમે અમારું સિંગલ સેલ સસ્પેન્શન શું મેળવી રહ્યા છો તેથી અને આ તમારા DRG ચેતાકોષો છે જે E 14 પર છે કારણ કે જો તમે આગળ વધશો કે શ્વાન કોષોની વસ્તી વધશે તેથી અહીં એક રસપ્રદ બાબત એ સમજવાની છે કે DRG પર આપણે પ્રથમ કોષો જે પ્રથમ ચેતાકોષ છે તે સંવેદનાત્મક ચેતાકોષ છે ત્યારબાદ એકવાર સંવેદનાત્મક ચેતાકોષો એક સાથે રચાય છે શ્વાન કોષો રચાય છે અને તે રેપિંગ બનાવે છે એવું નથી કે આ રેપિંગ તેમજ શ્વાન કોષોનું આ વિભાજન કે જે આવરણ રચાય છે તે સમાંતર બની રહ્યું છે સૌ પ્રથમ તેઓ તેમના લક્ષ્ય પર પહોંચે છે અને સાથે સાથે આ પ્રક્રિયા શરૂ થાય છે તેથી એકવાર તમે આ પ્રકારના સિંગલ સસ્પેન્શન પર પહોંચ્યા પછી તમારી પાસે તમારી પૂર્વશરતનો પહેલો સેટ તૈયાર છે તમારી પાસે પેરિફેરલ ન્યુરોન છે પરંતુ હવે તમે બીજી વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો તેથી જો આ પ્રથમ પૂર્વશરત છે તો બીજી પૂર્વશરત એ છે કે તમારે શ્વાન કોષોની જરૂર પડશે કારણ કે તમે તેમાં માઇલ કરવા માંગો છો અને આ તમે સંબંધ દ્વારા પેરિફેરલ કરી રહ્યા છો તેથી તે કરવા માટે તમારે શ્વાન કોષોના સ્ત્રોતની જરૂર છે પરંતુ મેં હમણાં જ તમારો ઉલ્લેખ કર્યો છે જ્યારે તમે તે સમયે E 14 નો ઉપયોગ કરો છો ત્યારે શ્વાન કોષ યોગ્ય રીતે માહિતી આપી છે તેથી તેનો અર્થ એ છે કે શ્વાન કોષો મેળવવા માટે તમારા સ્રોત પ્રાણીનો સ્રોત પરિપક્વ પ્રાણી હોવો જોઈએ તેથી તમારો વિકલ્પ એ છે કે તમે પુખ્ત વયના લોકો પાસેથી શ્વાન મેળવો છો પરંતુ શ્વાન કોષો માટે તમે શું કરી શકો તે કામ કરતું નથી તમે p1 અથવા p4 ઉંદર જે p1 અને p4 છે તે લઈ શકો છો તેથી મેં તમને કહ્યું કે ગર્ભાવસ્થા E23 23 દિવસ કહે છે તેથી જલદી તેઓ જન્મે છે આ p 0 છે આ દિવસ જન્મશે અને p 1 p 2 પોસ્ટનેટલ તેથી જન્મ પછી પી 1 થી પી 2 અથવા પી 4 જન્મ પછીની કોઈ વસ્તુની આસપાસ તે નાના ઉંદરો તે શ્વાન કોષોનો સ્રોત છે જે તેઓ શ્રેષ્ઠ કાર્ય કરે છે હવે જો તમે મને પૂછો કે આ બધી વસ્તુઓ કેવી રીતે જાણીતી છે તો તે 100 વર્ષ છે છેલ્લા 56 વર્ષ લોકો કામ કરી રહ્યા છે તેથી તે એક પ્રકારની લાંબી મુસાફરી છે તેથી આજે આપણી પાસે કેટલાક વિચારો છે જો કે તમે તે કોશિકાઓ મેળવી શકો છો જે માઇલિનેટ પર જઈ રહ્યા છે અને તે જ રીતે એક અંત આવે છે તેથી તે બધા ઈન વિટ્રો ડેવલપમેન્ટ બાયોલોજી માં કેટલાક ખૂબ જ નિર્ણાયક અભ્યાસો દ્વારા આવે છે તેથી અમારી પાસે એક વિચાર છે કે આ કોષો કયા તબક્કે દેખાશે અને કેવી રીતે વિકાસલક્ષી જીવવિજ્ઞાન ની માહિતીનો ઉપયોગ ઇન વિટ્રો સેટઅપ વિકસાવવા માટે કરી શકાય તેથી આ બધા વિચારે છે કે તેઓ ખૂબ જ એકબીજા સાથે જોડાયેલા છે તેથી કોષ સંવર્ધનનો આ સમગ્ર ક્ષેત્ર ખાસ કરીને કોઈપણ પ્રકારના કોષ સંવર્ધન માં વિકાસ માટે ના સમસ્યાઓ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ તેના વિના તે ખૂબ જ મુશ્કેલ હશે તે આ જેવું કંઈક હશે હું જાણું છું અને છતાં મને ખબર નથી મારી વાત સમજી શકો છો તેથી હું એક પ્રકારે કહું છું કે તમે તમારી આંખો ખુલ્લી રાખો તે જરૂરી છે તમે જાણો છો કે તમામ મૂળભૂત વિકાસ શું થઈ રહ્યો છે હવે તેના વિશે વિચારો જેમ મને હજુ પણ યાદ છે કે આપણે વિચારતા હતા કે જો આપણે તે ઉંમરથી શ્વાન કોષો કાઢી શકીએ પરંતુ કમનસીબે વિકાસ આપણને આમ કરવા દેતો નથી તેથી શ્વાન કોષો મેળવવા માટે આપણે બીજા પ્રાણી પર અથવા બીજા જૂથના પ્રાણી પર આધાર રાખવો પડશે તેથી હવે શ્વાન કોષોને અલગ કરવા માટે તે તમારો બીજો સ્રોત છે તેથી હવે જયારે તમને શ્વાન કોષો મળે છે તે આ પ્રકારના આકાર જેવા હશે હવે આપણે એક ખૂબ જ રસપ્રદ બાબત સમજીએ છીએ કે જ્યારે તમે શ્વાન કોષો વિશે વાત કરો છો ત્યારે તેઓ વિભાજીત થશે આ વિભાજીત કોષો છે જ્યારે આ ગ્લિઅલ કોષોનું સ્વરૂપ છે જ્યારે ચેતાકોષો જેની સાથે વ્યવહાર કરશે તે બિન વિભાજીત છે હવે જો તમે સંવર્ધનમાં વિભાજક કોષ સાથે બિન વિભાજીત કોષ મૂકો અને બાકીના વિભાજીત કોષો છે તેની ખાતરી કર્યા વિના વિભાજક કોષ બિન વિભાજીત કોષો કરતાં વધી જશે અને એટલી બધી કે તમે સમસ્યા પર ટેબ ગુમાવશો જાણો કે તમે બિન વિભાજીત કોષને પણ શોધી શકશો નહીં તો સમસ્યાને કેવી રીતે લક્ષ્ય બનાવવું એક રીત છે જેમાં સમસ્યાને નિશાન બનાવી શકાય છે સૌ પ્રથમ તમે આ કોષોને પ્લેટ કરો જે બિન વિભાજીત કોષો છે તેથી તમારી પાસે અહીં એક પાત્ર છે અને આ રીતે આપણે સમસ્યા નું નિરાકરણ કરીએ છીએ તેથી તમે એક પાત્ર માં પેરિફેરલ ડોર્સલ રુટ ગેંગલિઓનિક ન્યુરોન્સ મુક્યા છે તમે 24 કલાકની અંદર જોશો અથવા તો તેઓ આ રીતે પ્રક્રિયાઓ મોકલવાનું શરૂ કરશે અને પછી પ્રક્રિયાઓમાંથી એક મોટી બનશે અને એક ચેતાક્ષ બનાવશે જે તમે તે ભાગને મંજૂરી આપો છો તેથી તમારી પાસે હવે તમારી પ્રક્રિયા છે અને જો તમે તેને ભૂમિતિને અનુસરવા માટે પેટર્ન કરી શકો છો જે તમે ખરેખર કરી શકો તો તે વધુ સારું રહેશે હવે જેમ જેમ તેઓ 23 દિવસ પછી વધી રહ્યા છે શ્વાન કોષો રજૂ કરવાનો આ યોગ્ય સમય છે તેથી આ તમે E14 બિન વિભાજીત કોષોમાંથી પ્રાપ્ત કરી રહ્યા છો બરાબર તેથી હવે તેઓએ તેમની પ્રક્રિયાઓ કંઇક આ રીતે બનાવી છે હવે આ તબક્કે તમે શ્વાન કોષો રજૂ કરવા જઇ રહ્યા છો તેથી અહીં પૂરું કરીને આપણે આ વાત ચાલુ રાખીશું પછી શું થશે અને આપણે તેને પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષમાં કેવી રીતે અનુવાદિત કરી શકીએ કારણ કે ત્યાં કેટલીક અદભૂત કડીઓ ખૂટે છે આપ સૌનો આભાર